આપનું સ્વાગત છે આ 49 નંબરનો લેક્ચર છે જેમાં આપણે આજે જીઓમેટ્રિક અને એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી અને મેટ્રિસિસની સમાનતા વિશે વાત કરીશું તો એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી શું છે તેથી લાંબીના એલજેબ્રિક ગુણાકાર તેના લામ્બડાના ગુણાકારના કેરેક્ટરિસ્ટિકના ઈક્વેશનઈક્વેશન રુટ તરીકે અને જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી λની ઇગનસ્પેસનું પરિમાણ સિવાય બીજું કશું નથી તેનો અર્થ એ કે ઇગિન્યુઅલ λ ને કોરસપોન્ડીગ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા છે તેથી આ બે નંબરો છે જેનો આપણે હવે આ λની મલ્ટીપ્લીસીટી વિશે જણાવવા માટે ઉપયોગ કરીશું કારણ કે આપણે ઘણાં ઉદાહરણોમાં જોયું છે કે રુટની તમામ આઇગનવેલ્યુ પુનરાવર્તિત થઈ હતી તેથી હવે આપણે આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી સહાયથી પ્રમાણિત કરી શકીએ છીએ તેથી એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી જો દાખલા તરીકે એક રુટ 3 વખત પુનરાવર્તિત થાય છે તેથી પછી તે તે ચોક્કસ રુટની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 3 છે અને જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી એ એઇગનસ્પેસનું પરિમાણ હશે અથવા આપણે તે વિશિષ્ટ આઇગનવેલ્યુ λ ને કોરસપોન્ડીગ જેટલા લીનીઅરઇનડિપેન્ડન્ટ વેક્ટરની સંખ્યા હશે તેથી આ બે વર્ગીકરણ સાથે આપણે આગળ વધીશું પરંતુ તે પહેલાં અહીં એક નોંધ છે કે આ જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી હંમેશા એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી કરતા ઓછો અથવા બરાબર હોય છે તે એક મહત્વપૂર્ણ પરિણામ છે જે કોઈ ઉપચારિક રીતે સાબિત કરી શકે છે પરંતુ તે છે કે તેને ડાયાગોનલાઇઝેશન વિશે વધુ થોડું જ્ જ્ઞાન જોઈએ તેથી આપણે હવે આ પરિણામને સાબિત કરીશું નહીં પરંતુ આપણે ધ્યાનમાં રાખીશું કે આ જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી હંમેશા એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી કરતા ઓછું અથવા બરાબર હોય છે અર્થ એ કે ઉદાહરણ તરીકે એક ચોક્કસ રુટ એક વિશિષ્ટ આઇગનવલ્યુને કોરસપોન્ડીગ જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી કરતા 3 વાર પુનરાવર્તિત કરવામાં આવે છે એટલે કે તેઓ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા 3 કરતા વધુ હોઈ શકતા નથી તેઓ 3 કરતા ઓછા અથવા બરાબર હોવું જોઈએ તેથી પહેલા આપણે ઘણાં ઉદાહરણોની મદદથી જોશું કે અહીં પરિસ્થિતિઓ શું થાય છે તેથી આ કિસ્સામાં આપણે આ મેટ્રિક્સ A6 2 2 2 3 1 2 1 3 ના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર શોધી શકીએ છીએ તેથી આ આઇગન માટે આ મેટ્રિક્સ માટે આપણે છેલ્લા વક્તવ્યમાં ઘણા મેટ્રિસીસ માટે આપણે પહેલેથી જ આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરની ગણતરી કરીશું તેથી આપણે હવે આઇગનવેલ્યુની ગણતરીથી પરિચિત છીએ તેથી અહીં પહેલા આપણે આપેલ આ મેટ્રિક્સનું કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન લખવું જરૂરી છે જે det A λI 0 છે અને આ મેટ્રિક્સ માટે આપણે અહીં આ ડીટરમીનન્ટની ગણતરી કરી શકીએ છીએ તેથી ડીટરમીનન્ટજેવું હશે 2 λλ 2λ 80 તેથી હું આ ભાગ અહીં છોડું છું કારણ કે આ લેક્ચરમાં જે મહત્વપૂર્ણ નથી આપણે છેલ્લા લેક્ચરમાં કેટલાક ઉદાહરણો માટે જોઈ ચૂક્યા છે તો આપણી પાસે શું છે અમારી પાસે આ 2 λλ 2λ 80 તરીકે આ મેટ્રિક્સનું કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન છે તેથી આપણે હવે જે અવલોકન કરીએ છીએ કે ત્યાં બે અલગ અલગ આઇગનવેલ્યુ છે અને એકને 2 વાર પુનરાવર્તિત કરવામાં આવે છે તેનો અર્થ છે λ 2 2 8 તેથી આ આઇગનવેલ્યુ 2 ને બે વાર પુનરાવર્તિત કરવામાં આવે છે અને આ 8 એક વખત પુનરાવર્તિત કરવામાં આવે છે અને બરાબર તે જ છે જે આપણે આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી વિશે ચર્ચા કરી છે તેથી આ λ 2 ની આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 કારણ કે તે અહીં 2 વાર પુનરાવર્તિત થાય છે તેથી હું એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી λ 2 એ 2 અને એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 8 છે કારણ કે આ ફક્ત એક જ વાર પુનરાવર્તિત થાય છે તેથી અહીં આ λ 8 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે તેથી આ રીતે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી અને જીઓમેટ્રિક એલજેબ્રિક ગુણાકારને કોરસપોન્ડીગ જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી વ્યાખ્યાયિત કરવા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે λ 2 અથવા λ 8 થી આપણે આ આઇગનવેલ્યુના આ વેક્ટર્સની ઇગિન સ્પેસ મેળવવાની જરૂર છે તેથી આλ8 ને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર તેથી યાદ રાખો કે આ λ8 વારા એક વાર પુનરાવર્તિત થાય છે તેમ છતાં આપણે પહેલેથી જ પરિણામ આપ્યું છે કે આ કિસ્સામાં આઇગન જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 કરતા વધુ હોઈ શકતા નથી કારણ કે આ λ8 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે તેથી આઇગનવેક્ટરની ગણતરી કર્યા વિના આપણે પણ દાવો કરી શકીએ છીએ કે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી મલ્ટીપ્લીસીટી 1 હશે કારણ કે નિશ્ચિતરૂપે આ λ8 ને કોરસપોન્ડીગ એક લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હશે તેથી ત્યાં બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હોઈ શકતા નથી તે આ પરિણામ હતું જ્યાં આપણી પાસે છે કે આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી હંમેશા જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી કરતા મોટી હોય છે તેથી અહીં આપણે પહેલાથી જાણીએ છીએ કે આ હશે ત્યાં બે લીનીઅરઇનડિપેન્ડન્ટ વેક્ટર હોઈ શકતા નથી તે ફક્ત એક જ હોવું જોઈએ કારણ કે આ λ 8 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે અને તેમાં ઓછામાં ઓછું 1 આઇગનવેક્ટર હોવું આવશ્યક હતું કારણ કે ફાઉન્ડેશન કહે છે તે જ છે અમારી પાસે આ પહેલેથી જ આA λIx છે અને ડીટરમીનન્ટ0 ની બરાબર છે અમારી પાસે હંમેશા નોન ટ્રાયવીઅલ સોલ્યુશન હોય છે આ ઈક્વેશન માટે અહીં A λIx0 તેથી ત્યાં ચોક્કસપણે એક લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હશે પરંતુ આ બે હોઈ શકે નહીં જેને આપણે આ કિસ્સામાં પણ જોશું તેથી અહીં આ A λIx છે તેથી આ λ 8 અહીં A ની ડાયાગોનલ પ્રવેશઝથી બાદબાકી કરવામાં આવી હતી અને પછી આપણી પાસે x1 x2 x3 અને રાઇટ સાઇડRight side આ 0 0 0 વેક્ટર છે 2 2 2 2 5 1 2 1 5 x1 x2 x3 0 0 0 2 2 2 0 3 3 0 0 0 x1 x2 x3 0 0 0 તેથી આ પરિસ્થિતિ છે આ મેટ્રિક્સ માટેના ઈક્વેશનની વ્યવસ્થા માટેનું આ સિસ્ટમ ઘટાડેલું એકચેલોન ફોર્મ છે અને હવે આપણે અહીં નિરીક્ષણ કર્યું છે કે આ પીવટ એલિમેન્ટ છે અને અહીં આપણી પાસે પિવાટ એલિમેન્ટ પણ છે તેથી પ્રથમ બે કોલમમાં પીવટ એલિમેન્ટ છે જે ત્રીજી કોલમમાં પીવટ એલિમેન્ટ નથી તેથી તે આ વેક્ટરના આ x3 ઘટકને કોરસપોન્ડીગ છે અને જેને આપણે ફ્રી વેરીએબલ્સતરીકે લઈ શકીએ છીએ તેથી ત્યાં ફક્ત એક જ ફ્રી વેરીએબલ્સહશે જે ત્યાંથી સ્પષ્ટ પણ હતું કારણ કે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી એક હતો અને તેને અનુલક્ષીને આપણે બે ફ્રી વેરિયેબલ મેળવી શકતા નથી તેથી ફ્રી વેરિયેબલની સંખ્યા લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા વિશે કહે છે તેથી અહીં આપણી પાસે બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હોઈ શકતા નથી તેથી આપણે અગાઉથી જાણીએ છીએ કે આ કિસ્સામાં ફક્ત એક જ ફ્રી વેરીએબલ્સહશે ત્યાં બે ફ્રી વેરિયેબલ હોઈ શકતા નથી તેથી આ x3 એ ફ્રી વેરિયેબલ છે જેને આપણે ફરીથી પસંદ કરી શકીએ છીએ જે હોવાને લીધે આપણે x1 અને x2 ની ગણતરી કરી શકીએ છીએ

તેથી તે એકમાત્ર આઇગનવેક્ટર છે જે લીનીઅરઇનડિપેન્ડન્ટ છે અન્ય કોઈ આઇગનવેક્ટર જે આપણે આ વેલ્યુ અલ્ફા લેવામાં બહાર નીકળીએ છીએ જ્યાં તેઓ આ 2 1 1 પર આધારીત આઇગનવેક્ટર છે તેથી આ કિસ્સામાં અમને ફક્ત એક જ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળ્યો છે અને તેથી આપણે કહીએ છીએ કે જીઓમેટ્રિક ગુણાકાર જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી જે અહીં આપેલ આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા છે is λ8 એ છે તેથી આ λ8 ની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે તેથી અહીં તે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર્સની સંખ્યા છે જ્યારે આપણે આ આઇગનવેલ્યુ પર આવીએ છીએ તે એક છે આઇગનવેલ્યુ λ 2 અને યાદ રાખો કે તે 2 વખત પુનરાવર્તિત થયો છે જેનો અર્થ થાય છે આ λ 2 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 હતો તેથી આ કિસ્સામાં આપણને કોરસપોન્ડીગ આઇગનવેક્ટર ત્યાંના કોરસપોન્ડીગ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર 2 હોઈ શકે છે મારો અર્થ મોટાભાગે છે 2 પરંતુ ત્યાં 1 પણ હોઈ શકે છે હવે આપણે અગાઉથી જાણતા નથી કે આપણે તેમની ગણતરી કરીશું કારણ કે આ આઇગનવેલ્યુ જોઈને આપણે ફક્ત એટલું જ કહી શકતા નથી કે આપેલ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગ કેટલા આઇગનવેક્ટર લીનીઅરરીતે ઇનડિપેન્ડન્ટ રહેશે પરંતુ હવે આપણે શું કહી શકીએ કારણ કે આ 2 ની મલ્ટીપ્લીસીટી 2 અથવા એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 હતો અને આપણે જાણીએ છીએ કે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 2 થી ઓછા અથવા બરાબર હશે તેથી હવે આપણે જાણીએ છીએ કે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા 1 હોઈ શકે છે અથવા આ કિસ્સામાં હવે તે 2 પણ હોઈ શકે છે તો ચાલો આપણે આની ગણતરી કરીએ તેથી આ A λIx0 તેથી આપણે આ ઈક્વેશન લીનીઅરઈક્વેશનની સિસ્ટમ મેળવીએ છીએ અને પછી આ એક્ચેલોન ફોર્મ ઘટાડીને જોઈએ છીએ 4 2 2 2 1 1 2 1 1 x1 x2 x3 0 0 0 2 1 1 0 0 0 0 0 0 x1 x2 x3 0 0 0 આપણે લખ્યું છે કે આ પંક્તિ લીનીઅરઈક્વેશનની આ સિસ્ટમનું ઘટાડેલું એકચેનલ સ્વરૂપ છે અને પછી અને હવે આપણે આઇડેન્ટીફાય કરી શકીએ છીએ કે આ ચોક્કસ કેસમાં આપણે કેટલા લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર લઈશું તો અહીં આ પીવટ એલિમેન્ટ છે જે આ કિસ્સામાં 2 છે અને કોલમ નંબર બે પાસે અહીં પીવટ નથી પણ આપણી પાસે પીવટ પણ નથી તેથી ત્યાં ફક્ત એક મુખ્ય છે જે કલમ નંબર 1 માં છે તેથી અહીં x2 અને x3 x2 અને x3 એ ફ્રી વેરિયેબલ હશે તેથી હવે ફ્રી વેરિયેબલ હશે ફ્રી વેરિયેબલ તેથી આપણે તેમને કોઈ વેલ્યુ સોંપી શકીએ છીએ એનો અર્થ એ કે હવે આપણી પાસે બે લીનીઅરઇનડિપેન્ડન્ટ ઇજિવેક્ટર હશે કારણ કે સંખ્યાબંધ ફ્રી વેરીએબલ્સ બરાબર નક્કી કરે છે કે આપણને કેટલા લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળશે તેથી આ કિસ્સામાં અમને બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળશે અને તે જ આપણે લખીશું x1 x2 x3 112 1 0 2 12 0 1 તેથી અમને આ બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળ્યું તેથી આ એક અને આ એક તે તપાસી શકે છે કે તેઓ ક્યાંથી ઇનડિપેન્ડન્ટ છે તેથી તે કોરસપોન્ડીગ 2 2 કારણ કે તે પુનરાવર્તન કરવામાં આવ્યું છે આ 2 વખત એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 હતો આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 હતો અને આપણને હવે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી પણ મળ્યો છે તેથી આ કિસ્સામાં જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી પણ 2 છે તેથી આપણી પાસે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 છે અને સાથે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 2 જીઓમેટ્રિક ફરીથી એલજેબ્રિક કરતા વધુ ન હોઈ શકે પરંતુ આ કિસ્સામાં આપણને ઓછામાં ઓછી સમાનતા મળી છે તેથી આ λ 2 ની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 2 છે કારણ કે આપણી પાસે આ λને કોરસપોન્ડીગ બે લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે 2 બરાબર તેથી આ ઉદાહરણ 2 જ્યાં આપણે આ A2 0 0 4 2 0 0 0 3 ના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર નક્કી કરીએ છીએ અને આ કિસ્સામાં કોઈ પણ સરળતાથી જીગણાઓ ડાયાગોનલ પ્રવેશઝ હશે કારણ કે તે નીચું ત્રિકોણાકાર મેટ્રિક્સ છે અને ત્રિકોણાકાર મેટ્રિસીઝ અમારી પાસે અહીં તમામ ડાયાગોનલ છે તેથી આપણી પાસે આ λ 2 2 3 છે આ ત્યાં આઇગનવલ્યુ છે અને ત્રિકોણાકાર મેટ્રિક્સના આઇગનવેલ્યુ હંમેશાં તે ડાયાગોનલ એલિમેન્ટહોય છે તેથી આપણી પાસે આ આઇગનવેલ્યુ છે λ 2 2 3 આ ઇગિનસ્પેસ હવે આપણે λ 2 માટે ગણતરી કરીશું ફરીથી મારો અહીં અર્થ છે જો આપણે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી જાણવા માંગતા હોવ તો તે 2 માટે 2 છે અને 3 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે તેથી અહીં જે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી મેળવવા માટે તમે ગણતરી કરવા માંગો છો તે ઇગિનેસ્પેસ છે તેથી અહીં ઇગિન્સસ્પેસ તેથી A λI તેથી અહીં 2 ડાયાગોનલપ્રવેશથી બાદબાકી કરવામાં આવશે તેથી આપણે ત્યાં 0 મળશે 0 ત્યાં ત્યાં 1 તેથી આ હવે મેટ્રિક્સ A λI x 0 છે તેથી આપણે અહીં શું જોયે છે આપણે ખરેખર આ લઈ શકીએ છીએ આપણે પંક્તિનું વિનિમય કરી શકીએ છીએ અને પછી આપણી પાસે આ એક્ચેલોન ફોર્મ છે પંક્તિ ઘટાડેલી ઇચેલોન 0 રચે છે જો આપણે ચાહિયે તો આપણે આને નીચે લઈ શકીએ છીએ 1 0 0 4 1 0 0 0 0 x1 x2 x3 0 0 0 તેથી આપણે અહીં સરળતાથી આ એક્ચેલોન ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને પછી આપણે ત્યાં 2 હશે તે જોશું અહીં 2 પીવોર્ટ એલિમેન્ટ હશે તેથી આ પાઇવટ એલિમેન્ટ હશે અને જ્યારે આપણે આ એક્ચેલોન ફોર્મમાં કન્વર્ટ કરીશું ત્યારે આ પાઇવટ એલિમેન્ટ હશે અને આ મધ્ય એક તેથી અહીં પ્રથમ કોલમ કોલમ માં એક પીવોર્ટ હશે અને ત્રીજી કોલમમાં પાઇવોટ હશે અને આ x 2 ફ્રી વેરિયેબલ હશે તેથી આ x2 એ ફ્રી વેરિયેબલ બનશે તેનો અર્થ એ છે કે ફક્ત એક જ ફ્રી વેરીએબલ્સઅને અમને ફક્ત એક જ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર મળશે x1 x2 x3 0 0 1 પરંતુ હવે આપણને જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 તરીકે મળ્યો છે તેથી અહીં જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે કારણ કે આપણી પાસે 1 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે અને 2 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 2 છે કારણ કે આ 2 ને 2 વખત પુનરાવર્તિત કરવામાં આવ્યો છે આλ3 ના ઇગિનસ્પેસ પર આવી રહ્યું છે તેથી આપણે જાણીએ છીએ કે ત્યાં ફક્ત એક જ હશે તેથી આ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે ચોક્કસપણે ફક્ત એક જ ફ્રી વેરીએબલ્સહશે કારણ કે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે તેથી આપણી પાસે 1 કરતાં વધુ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર હોઈ શકતા નથી તેથી જો અહીં આપણે આ A λIx0ની ગણતરી કરીએ તેથી આપણી પાસે આ છે અને પછી જ્યારે આપણે આ સિસ્ટમને હલ કરીએ છીએ તેથી આપણે અવલોકન કરીશું કે આ કિસ્સામાં 2 પાઇવોટ્સ છે જ્યારે આપણે ફક્ત 0 થી આ કરી શકીએ છીએ અને પછી આ એક પીવોર્ટ પણ બની જશે કારણ કે તે તે કિસ્સામાં 0 રહેશે નહીં તેથી તમારી પાસે 2 પાઇવોટ એલિમેન્ટ એલિમેન્ટ હશે અને આ કિસ્સામાં આ x 3 ફ્રી વિરએભલ હશે તેથી તેથી આ x3x2 ને કોરસપોન્ડીગ છે અને આ x1 0 હશે અને મેટ્રિક્સના આ બંધારણમાંથી x1 પણ 0 હશે તેથી આપણે સોલ્યુશન 0 0 1 મેળવીશું અને અપેક્ષા મુજબ અથવા આ one 3 ને કોરસપોન્ડીગ ફક્ત એક જ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે તેથી આ λ 3 ની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 છે અને આ λ 3 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી પણ આ કિસ્સામાં 1 હતો બીજું ઉદાહરણ આપણે આ λના આ ઇગિનસ્પેસનું પરિમાણ શોધીશું અહીં A1 0 0 1 1 1 0 0 1 માં આ ખૂબ જ ખાસ મેટ્રિક્સની બરાબર છે તેથી આ કિસ્સામાં ફરીથી આપણે કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન લખવાની જરૂર છે તેથી તેનો અર્થ એ કે A λIx0 તેથી આ કિસ્સામાં આપણે શું અવલોકન કરીશું કે કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન λ 130 તેથી અમારી પાસે આ 3 રુટ છે તેથી 1 1 1 તેનો અર્થ એ કે આ λની આ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી હવે બરાબર 1 ની 3 છે તેથી આપણી પાસે એક ઉદાહરણ છે જ્યાં આ બધા આપણી પાસે સમાન છે પરંતુ ત્રણ વખત પુનરાવર્તિત જ્યારે આપણે અહીં ઇગિનસ્પેસની ગણતરી કરીએ છીએ એટલે કે આપણે આઇગ્રેવેક્ટરની ગણતરી કરવી પડશે જેથી આ ઈક્વેશન A λIx0 તો આ કિસ્સામાં શું થશે તે જ્યારે આપણે ડાયાગોનલાઇઝેશન પ્રવેશઝમાંથી આA λIx0 લઈએ છીએ 0 0 0 1 0 1 0 0 0 x1 x2 x3 0 0 0 તેથી આ ડાયાગોનલ પણ 0 હશે અને આપણી પાસે આ ખૂબ સરળ ઉદાહરણ છે અને આ કિસ્સામાં ફક્ત 1 પીવટ હશે તેથી આ પ્રથમ કોલમમાં મુખ્ય હશે અને બીજી અને ત્રીજી એક ફ્રી વેરિયેબલ હશે તેથી આ મુખ્ય એલિમેન્ટબનશે અને પછી બીજું કંઇ નહીં તેથી આપણી પાસે ફ્રી વેરિયેબલ છે ફ્રી વેરીએબલ છે તેથી ત્યાં બે ફ્રી વેરિયેબલ છે જેનો અર્થ 2 લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે So here for x21x32x1 2 x1 x2 x3 10 1 0 2 1 0 1 તેથી અહીં આઇગનવેલ્યુ 1 જે 3 વાર પુનરાવર્તિત થયું તેથી આ λની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 1 બરાબર 3 બરાબર છે અને આ λની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 બરાબર 2 છે તેથી તેઓ 2 લીનીઅરઇનડિપેન્ડન્ટ વેક્ટર છે તેથી આ ઇગિનસ્પેસનું પરિમાણ 2 છે અથવા આ λની જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી 1 આ 2 ની બરાબર છે આ કિસ્સામાં તેથી ફરીથી તેમ છતાં તે times વખત પુનરાવર્તિત કરવામાં આવ્યું પરંતુ આપણને ફક્ત આ પરિમાણ ફક્ત 2 નહીં 3 અને 1 તરીકે મળ્યું નથી પરંતુ અહીંના સંભવિત વેલ્યુ 3 હોઈ શકે છે તે અહીં 2 કેસ હોઈ શકે છે પરંતુ તે 1 તરીકે હોઈ શકે છે સારું આ ઉદાહરણમાં આપણે ફરીથી આ આઇડેન્ટીફાય મેટ્રિક્સ લઈશું તેથી વેલ્યુકન કરવું ખૂબ જ સરળ છે તેથી અમારી પાસે આપણે આ એગિનસ્પેસનું પરિમાણ ફરીથી શોધીશું આ આઇડેન્ટીફાય મેટ્રિક્સની બરાબર છે અને જો આપણે તેના કેરેક્ટરિસ્ટિક ઈક્વેશન લખીશું તો આપણે આને λ 130 s મેળવીશું તેથી ફરીથી આપણી પાસે આ 1 1 1 છે જે આ આઇગનવેલ્યુની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી હવે ફક્ત 3 છે તેથી આ 1 તેથી કોરસપોન્ડીગ એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 3 છે અને જો આપણે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી ગણતરી કરીએ તો તે ઈંટરસ્ટિંગ છે તેથી ઇગનસ્પેસની ગણતરી આ A λIx0 દ્વારા કરવામાં આવશે અને તેથી જ્યારે આપણે ડાયાગોનલપ્રવેશઝથી આ eigenvalue 1 ને બાદ કરીએ છીએ તો અહીં આપણે આ 0 મેટ્રિક્સ શું મેળવીશું અને x1 x2 x3 ફરીથી 0 મેટ્રિક્સ બરાબર છે ⟹0 0 0 0 0 0 0 0 0 x1 x2 x3 0 0 0 તો હવે આ કિસ્સામાં આપણે શું જોશું અહીં એવું નથી કે અહીં કોઈ પીવોર્ટ નથી અહીં કોઈ મુખ્ય નથી અને બધા વેરિયેબલ x1 x2 x3 તે ફ્રી વેરિયેબલ છે તેથી આપણે પસંદ કરી શકીએ છીએ આપણે x1 x2 x3 ને કોઈ વેલ્યુ સોંપી શકીએ છીએ તેઓ અહીં ફ્રી છે અને તે ખૂબ જ ખાસ કેસ છે જે આપણે હમણાં જ જોયું છે કે આપણને અહીં 0 મેટ્રિક્સ એક λ I તરીકે મળ્યો છે અને પછી આપણી પાસે આ x1 x2 x3 ફ્રી પણે પસંદ કરવાની સંભાવના તેથી અમને જે ગમે છે અને આપણે x11x22x33 લીધું છે કારણ કે ત્રણેય ફ્રી વેરિયેબલ છે અને પછી આ x1 x2 x3 11 0 0 20 1 0 30 0 1 તેથી અમારી પાસે આ λ 1 ને કોરસપોન્ડીગ આ કિસ્સામાં ત્રણ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટર છે તેથી λ 1 ની એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી 3 હતી અને જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી પણ જે આ ઈગ્નીસ્પેસ નું પરિમાણ છે જે આ કિસ્સામાં 3 છે તેથી આપણે આ ઉદાહરણમાં જોયું છે કે જો તેને વખત પુનરાવર્તિત કરવામાં આવે તો તે પણ શક્ય છે કે આપણે પૂર્ણ પરિમાણ મેળવી શકીએ અહીં ઈગ્નીસ્પેસનું પરિમાણ આ છે જેટલી વાર પુનરાવર્તિત કરવામાં આવી હતી પરંતુ તે પરિણામ શું કહે છે કે તે 3 કરતા વધારે હોઈ શકતું નથી અને સ્વાભાવિક રીતે તે અહીં કેસ છે કારણ કે પરિમાણો સંપૂર્ણ પરિમાણ છે કારણ કે એલિમેન્ટ આR3 નો છે અને આપણી પાસે પરિમાણ નથી હોઈ શકતું 3 કરતાં વધુ તે અર્થમાં પણ આપણે અહીં તારણ કાઢી શકીએ છીએ અહીં મેટ્રિસિસની સમાનતાની એક વિભાવના છે જે અહીં રજૂ કરશે અને આપણે આગળના લેક્ચરમાં ચર્ચા માટે આગળ વધારીશું તેથી જો n b ક્રોસ n મેટ્રિક્સ b ને n ક્રોસ n મેટ્રિક્સ એ જેવું જ કહેવામાં આવે છે જો આપણી પાસે આ BP 1AP છે જો આપણી પાસે મેટ્રિક્સ A અને B વચ્ચેનો આ સંબંધ છે તો આપણે આ P ને મેટ્રિક્સ A જેવું લાગે છે અથવા A મેટ્રિક્સ b જેવું જ છે અને આપણને આ P જેવું છે તે કેટલાક P પહેલા શું છે સિંગ્યુલર મેટ્રિક્સ p જો અહીં કોઈ મેટ્રિક્સ અસ્તિત્વમાં છે તો આ P 1 મારો મતલબ આ નોન સિંગલ મેટ્રિક્સ p તેથી ઉલટું અર્થપૂર્ણ છે તેથી જો આપણી પાસે અહીં B અને A ની બે મેટ્રિસીસ વચ્ચેનો આ સંબંધ છે જે P 1AP બીને બીજો મેટ્રિક્સ આપે છે તો આપણે કહીશું કે આ બંને સમાન છે આપણે આજે જે ગુણધર્મો આપણે ચકાસીશું તેના સમાન ટમૅ શા માટે વાપરીશું કે તેઓ ઘણા સામાન્ય ગુણધર્મો આ b અને a ને આઇગનવેલ્યુ આઇગનવેક્ટરની દ્રષ્ટિએ વહેંચે છે અને ત્યાં અન્ય બાબતો પણ છે જે આપણે આગળનાં લેક્ચરમાં જોઈશું તેથી આજે આપણે જોશું કે જો b એ જેવું જ છે તો bમાં એ જેવું જ આઇગનવેલ્યુ છે અને જો x એનો આઇગનવેક્ટર છે તો પછી આ yP 1x જ આઇગનવેલ્યુને કોરસપોન્ડીગ bનો આઇગનવેક્ટર છે તેથી અર્થ એ કે જો આપણે કોઈના આઇગનવલ્યુ અને આઇગનવેક્ટરને જાણીએ છીએ તો આપણે બીજાના આઇગનવલ્યુ આઇગનવેક્ટર મેળવી શકીએ છીએ હકીકતમાં તેઓ સમાન છે તેમની સમાન આઇગનવેલ્યુ છે અને આઇગનવેક્ટર પણ ફક્ત yP 1xP હશે જે આપણે પહેલેથી જ સમાન ટી વ્યાખ્યામાં રજૂ કર્યું છે તેથી આપણે જે લઈએ છીએ તે આપણે કહીએ કે આ λ એ આ મેટ્રિક્સ A નું આઇગનવેલ્યુ છે અને એ જેવું જ છે આપણી પાસે b મેટ્રિક્સ છે તેથી આ સંબંધ માટે સૌ પ્રથમ આપણી પાસે એ છે કે x એ આઇગનવેક્ટર છે અને એઇગનવેલ્યુ છે તેથી આપણી પાસે આ સંબંધ λx Ax છે અને હવે આપણે શું કરીએ આપણે અહીં આP 1દ્વારા મલ્ટીપ્લીસીટી કરીએ છીએ તેથી જમણી બાજુ આપણી પાસેP 1pતે મેટ્રિક્સ છે જે આપણે ત્યાં સમાનતા વિશે વાત કરી રહ્યા છીએ તેથી અમારી પાસેP 1x છે અને અહીં પણP 1 તેથી λ સતત છે તેથી અમારી પાસે ત્યાંP 1x છે અને પછી આપણે શું કરીએ આપણી પાસે અહીં λP 1x સમાન છેP 1 એ ફરીથી આપણે આ આઇડેન્ટીફાય મેટ્રિક્સ રજૂ કર્યા છે λxAx ⇒λP 1xP 1Ax ⇒λP 1xP 1APP 1xP 1APP 1x ⇒λBP 1x તેથી એ b નું આઇગનવેલ્યુ છે અને P 1x એ આઇગનવેલ્યુ ને કોરસપોન્ડીગ એક આઇગનવેક્ટર છે બીજો પરિણામ જે ખરેખર આપણે પહેલાથી આ પહેલા પરિણામમાં જોયું છે a અને b ² સમાન મેટ્રિસીઝ છે પછી તેમની પાસે સમાન કેરેક્ટરિસ્ટિક પોલીનોમિઅલ છે તેથી આખરે આપણે પહેલેથી જ જોયું છે કે તેમની પાસે સમાન આઇગનવેલ્યુ છે તેથી જો આપણી પાસે સમાન આઇગનવલ્યુ છે જેનો અર્થ છે કે તેમની પાસે સમાન કેરેક્ટરિસ્ટિક પોલીનોમિઅલ છે પરંતુ આ તેને જોવાની બીજી રીત છે તેથી આપણે આ લઈએ છીએ BP 1AP det B λI det P 1AP P 1λIP det⁡P 1A λIP detP 1det A λI det P det A λI તેથી આપણે શું જોયું છે કે આdet B λI આઇનો ડીટરમીનન્ટdet A λIબરાબર છે તેથી તેમની પાસે સમાન કેરેક્ટરિસ્ટિક પોલીનોમિઅલ છે બીજા ટમૅમાં કહીએ તો આપણે ફરીથી કહી શકીએ કે આ a અને b સમાન આઇગનવેલ્યુ હશે અને આપણે પાછલી સ્લાઇડ્સમાં ફરી અહીં જોયું કે આઇગનવેક્ટર માટેનો સંબંધ પણ બરાબર છે તારણ પર આવી રહ્યા છે તેથી આ લેક્ચરમાં આપણે એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી વિશે વાત કરી છે અને તે કોઈ આઇગનવેલ્યુ ની નંબર ઓફ અકરનશ સિવાય બીજું કંઈ નહોતું અને આપણે તે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી પણ જોયું છે જે તે આઇગનવેલ્યુ સાથે સંકળાયેલ લીનીઅરઇનડિપેન્ડન્ટ આઇગનવેક્ટરની સંખ્યા હતી અને હંમેશાં આ જ સ્થિતિ છે કે જીઓમેટ્રિક મલ્ટીપ્લીસીટી એલજેબ્રિક મલ્ટીપ્લીસીટી બરાબર ઓછી છે અને આપણે સમાન મેટ્રિસીસ વિશે પણ વાત કરી છે એનો અર્થ એ કે b અને a એકબીજા સાથે સમાન કહેવાય છે તેઓ સમાન મેટ્રિસીસ છે જો આપણી પાસે આ સંબંધ છે કે BP 1AP કેટલાક ઇન્વર્ટબલ મેટ્રિક્સ p માટે છે તેથી આ લેક્ચરો તૈયાર કરવા માટે આ રેફરન્સ લીધેલા છે અને તમારા ધ્યાન બદલ આભાર